8086 ના આર્કિટેક્ચર માં બે યુનિટ હોય છે જે આપણે છેલ્લા વ્યાખ્યાનમાં જોયું તેમાં એક બસ ઇન્ટરફેસ યુનિટ છે અને એક એક્ઝીક્યુશન યુનિટ છે અહીં બસ ઈન્ટરફેસ યુનિટ એ જમણી બાજુએ છે તે લોજીક ધરાવે છે જેના દ્વારા તમે એડ્રેસ બસ અને ડેટા બસને એક્સેસ કરી શકો છો અને ડાબી બાજુએ તમે એક્ઝીક્યુશન યુનિટ જુઓ છો જ્યાં વાસ્તવિક એક્ઝીક્યુશન થઈ રહ્યું છે તો આપણે આની વિગતવાર ચર્ચા કરીશું આ બસ ઈન્ટરફેસ યુનિટને વધુ વિસ્તારમાં જોઈએ તો ત્યાં કેટલાક 16 બીટના રજીસ્ટર CS DS SS અને ES છે તેમને સેગમેન્ટ રજીસ્ટર કહેવામાં આવે છે તે કોડ સેગમેન્ટ રજીસ્ટર ડેટા સેગમેન્ટ રજીસ્ટર સ્ટેક સેગમેન્ટ રજીસ્ટર અને એક્સ્ટ્રા સેગમેન્ટ રજીસ્ટર છે આપણે ટૂંક સમયમાં ફંક્શનાલિટી પર ધ્યાન આપીશું અને ત્યાં એક બીજું 16 બીટ રજીસ્ટર છે જે ઇન્સ્ટ્રક્શન પોઇન્ટર અથવા IP છે આ IP આપણે 8085 માં જે પ્રોગ્રામ કાઉન્ટર જોઈ ગયા તેના જેવું જ છે તો અહીં 8086 માં આ IP અને CS બંને 20 બીટ એડ્રેસ બસ ધરાવે છે તેવી જ રીતે જ્યારે ડેટા એક્સેસ થઇ રહ્યો હોય ત્યારે DS અથવા SS અથવા ES સાથે અન્ય કોઈ રજીસ્ટરને જોડવામાં આવે છે અને તમને ડેટા એડ્રેસ અથવા સ્ટેક એડ્રેસના જેવું કંઈક મળે છે તો આપણે જોઈશુ કે મેમરી એડ્રેસ આ સેગમેન્ટ રજીસ્ટર અને કેટલાક ઓફસેટ્સ ના સંયોજન દ્વારા જનરેટ થાય છે તો કોડ એક્સેસ માટે CS અને IP ને જોડવામાં આવે છે અન્ય માટે સેગમેન્ટ રજીસ્ટર સાથે કોઈ ઓફસેટ વેલ્યુ ઉમેરવામાં આવે છે અને અહીં એક અલગ એડ્રેસ જનરેશન મોડ્યુલ આપેલું છે આ એક 20 બીટનું એડર છે અને તે આ હેતુ માટે ડેડિકેટેડ છે તમે જોશો કે આ ડાયાગ્રામમાં એક્ઝીક્યુશન યુનિટમાં એક ALU છે જેમાં ઉમેરવાની ક્ષમતા છે પરંતુ આ ALU ને એડ્રેસ જનરેટ કરવાનું કામ આપવામાં આવ્યું નથી તો એડ્રેસ જનરેશન માટે અલગથી એડ્રેસ જનરેશન એડરને આ મોડ્યુલમાં મૂકવામાં આવ્યું છે તો CS વેલ્યુ અને IP વેલ્યુને જોડાઇને 20 બીટનું એડ્રેસ બને છે તે 20 બીટના એડ્રેસને આ એડ્રેસ બસ પર મૂકવામાં આવે છે અને આ બસ કંટ્રોલ લોજીક દ્વારા તે 8086 બસ સાથે જોડાશે તો તમે જાણો છો આ 8086 બસ એ 20 બીટની એક મલ્ટીપ્લેક્સડ બસ છે જેમાંથી 20 બિટ્સ એડ્રેસના છે 16 બિટ્સ ડેટા ધરાવે છે અને કેટલાક સ્ટેટસ બિટ્સ છે જેને અહીં 20 બિટ્સ મેળવવા માટે હાયર ઓર્ડર એડ્રેસ લાઇન સાથે મલ્ટીપ્લેક્સ કરેલ છે તો આપણે એક પછી એક આને જોઈશું તો આ બસ ઈન્ટરફેસ યુનિટની કામગીરી આ પ્રમાણે છે અહીં ફિઝીકલ મેમરી એડ્રેસ દર્શાવેલ છે જે 00000H થી શરૂ થાય છે આ 20000H અને આ 40000H છે અને તે વધી રહી છે તો તે સેગમેન્ટમાં વહેંચાયેલી છે તો ફિઝીકલ મેમરીને સેગમેન્ટમાં વિભાજીત કરવામાં આવે છે તો આ 00000H થી 20000H એ એક સેગમેન્ટ છે આ આગામી સેગમેન્ટ છે તો આપણે આને સેગમેન્ટ્સ કહીએ છીએ હવે આ સેગમેન્ટ્સ કન્ટીન્યુઅસ હોઈ શકે છે આ સેગમેન્ટ્સ અસંબંધિત હોઈ શકે છે સેગમેન્ટ્સ ઓવરલેપ થઈ શકે છે તો સેગમેન્ટની આ વ્યાખ્યા એ પ્રોગ્રામરના સંદર્ભમાં આપી શકાય તો પ્રોગ્રામર સેગમેન્ટ્સને કોમન સેગમેન્ટ્સને ડિસજોઇન્ડ સેગમેન્ટ્સને ઓવરલેપ એ રીતે વ્યાખ્યાયિત કરી શકે છે અને સેગમેન્ટ રજીસ્ટર સેટિંગ્સને ઓવરલેપિંગ અથવા આ ડિસજોઇન્ડ સેગમેન્ટ્સના તફાવત દ્વારા નિયંત્રિત કરી શકાય છે તો આ ઓવરલેપિંગ પેટર્નને આ સેગમેન્ટ રજીસ્ટર વેલ્યુઝ મૂકીને નિયંત્રિત કરી શકાય છે તો આ ચોક્કસ પ્રોગ્રામમાં સેગમેન્ટ 0 સેગમેન્ટ 1 2 3 4 જેવા સંખ્યાબંધ સેગમેન્ટ્સનો સમાવેશ થઈ શકે છે જેમાંથી આ સેગમેન્ટ 0 અને સેગમેન્ટ 1 કન્ટીન્યુઅસ છે સેગમેન્ટ 0 પછી સેગમેન્ટ 1 શરૂ થાય છે સેગમેન્ટ 2 અને સેગમેન્ટ 1 વચ્ચે આંશિક ઓવરલેપિંગ છે સેગમેન્ટ 1 એ સેગમેન્ટ 3 સાથે પણ આંશિક રીતે ઓવરલેપ થાય છે અને સેગમેન્ટ 2 તથા સેગમેન્ટ 3 સંપૂર્ણપણે ઓવરલેપ થાય છે અને 2 તથા 4 એ ડિસજોઇન્ડ છે તો આ રીતે આપણી પાસે વિવિધ પ્રકારના ઓવરલેપિંગ છે તો 8086 એ કુલ 1 MB ની મેમરી સપોર્ટ કરે છે અહીં કુલ 20 બીટની એડ્રેસ બસ છે તેથી કુલ મેમરી 1 MB છે અને તે 64 kB ના અલગ અલગ સેગમેન્ટમાં વિભાજીત છે તો દરેક સેગમેન્ટની મહત્તમ સાઈઝ 64 kB છે તો હવે તમે વિવિધ પ્રકારના ઓવરલેપિંગ વિશે વિચારી શકો છો એવું ફરજિયાત નથી કે મેમરીને બે સેગમેન્ટ ચાર સેગમેન્ટ અથવા સેગમેન્ટમાં વહેંચવામાં આવે પ્રોગ્રામર્સની જરૂરિયાત મુંજબ તે કરી શકાય છે પરંતુ દરેક સેગમેન્ટની સાઈઝ ઓવરલેપિંગ અથવા નોન ઓવરલેપિંગને ધ્યાનમાં રાખ્યા વિના 64 kB ની હશે અને પછી આવા ચાર સેગમેન્ટ રજીસ્ટર CS DS ES અને SS છે તો તે આ 4 સેગમેન્ટનો ઉપયોગ કરી શકે છે તો જો બધા સેગમેન્ટ એકબીજાથી અલગ હોય તો આ 64k નો 4 સાથે ગુણાકાર કરતા તમે 1 MB મેમરીમાં 256 kB મેળવી શકો છો તો ત્યાં ચાર સેગમેન્ટ છે આ દરેક સેગમેન્ટ 64 kB નો છે તેથી મારી પાસે કુલ 256 kB મેમરી હોઈ શકે છે જે એક સમયે એડ્રેસ કરી શકાય છે તો સામાન્ય રીતે અન્ય સેગમેન્ટ્સ પણ છે તો આ 1 MB માંથી માત્ર 256 kB એક્સેસિબલ છે તેથી બાકીના ત્યાં રહેલા છે તો મૂળભૂત રીતે હેતુ એ છે કે મારી પાસે મલ્ટીપ્રોસેસિંગ સિસ્ટમ હોઈ શકે છે જ્યાં મેમરીના જુદા જુદા ભાગમાં વિવિધ યુઝર પ્રોગ્રામ્સ લોડ થાય છે તો આ સામાન્ય માળખું પ્રદાન કરે છે જેમ કે તમે પર યુઝર 256 kB આપી શકો છો તો તમે ચાર યુઝર્સને સીધો જ સપોર્ટ આપી શકો છો તો આ કદાચ સૌથી સરળ ઓર્ગેનાઇઝેશન બની શકે અને તમે આ સેગમેન્ટ રજીસ્ટરના કોઈ પણ અન્ય જટિલ સંયોજન અને સેગમેન્ટ ડેફીનેશન્સ વિશે વિચારી શકો છો તો પ્રોગ્રામ્સ સેગમેન્ટ રજીસ્ટર કન્ટેન્ટને બદલીને ઈચ્છીત સેગમેન્ટ તરફ પોઇન્ટ કરવા માટે સેગમેન્ટમાં કોડ અને ડેટાનું એક્સેસ મેળવે છે તેનો અર્થ એ છે કે કદાચ મારી પાસે મારા પ્રોગ્રામમાં ધારો કે બે ડેટા સેગમેન્ટ છે તો આ એક ડેટા સેગમેન્ટ છે અને આ બીજો ડેટા સેગમેન્ટ છે અમુક સમયે હું આ ડેટા સેગમેન્ટને એક્સેસ કરવા માંગુ છું તો તે કેસમાં કોઈક રીતે આ DS રજીસ્ટર આની શરૂઆત તરફ પોઇન્ટ કરવું જોઈએ પ્રોગ્રામમાં થોડા સમય પછી જો તમને લાગે કે આ ડેટા સેગમેન્ટ્સને એક્સેસ કરવાની જરૂર છે તો તમે DS રજીસ્ટર બદલી શકો છો જેથી તે હવે આ ડેટા સેગમેન્ટ તરફ પોઇન્ટ કરે તો તમે જોશો કે એક સમયે તમે આ સેગમેન્ટ રજીસ્ટર દ્વારા ચાર અલગ અલગ સેગમેન્ટ્સને એક્સેસ કરી શકો છો પરંતુ જો તમે ઇચ્છો તો તમે પ્રોગ્રામમાં તે સેગમેન્ટ રજીસ્ટરનું કન્ટેન્ટ બદલી શકો છો અને પરિણામે તે એક્ઝીક્યુશન દરમિયાન મેમરીના વિવિધ ભાગને એક્સેસ કરી શકે છે હવે આપણે આગળ સેગમેન્ટ રજીસ્ટર વિશે વિગતવાર જોઈશું તો મેં પહેલા વાત કરી એ મુજબ અહીં ચાર સેગમેન્ટ રજીસ્ટર છે પહેલો છે CS તેને કોડ સેગમેન્ટ રજીસ્ટર કહેવામાં આવે છે તો આ એક 16 બીટનો રજીસ્ટર છે આ કોડ સેગમેન્ટ રજીસ્ટર મૂળભૂત રીતે મેમરીના એ સેગમેન્ટ તરફ પોઇન્ટ કરવા માટે છે જેમાં પ્રોગ્રામનો કોડ હોય છે તો સ્વાભાવિક રીતે અહીં કોડ સુધારી શકાય નહિ તે ખરેખર કોડ પ્રોગ્રામ મેમરી અને ડેટા મેમરી વચ્ચે તફાવત કરવાનો પ્રયાસ કરે છે તો એક રીતે આ પ્રોગ્રામ મેમરીને આ CS રજીસ્ટર દ્વારા પોઇન્ટ કરવામાં આવે છે જ્યારે આ ડેટા મેમરીને ડેટા સેગમેન્ટ રજીસ્ટર એક્સ્ટ્રા સેગમેન્ટ રજીસ્ટર દ્વારા પોઈન્ટ કરવામાં આવે છે અલબત્ત તમારી પાસે ઓવરરાઈટ નો વિકલ્પ છે એવું ફરજિયાત નથી કે આ કોડ સેગમેન્ટ રજીસ્ટરનો ઉપયોગ ડેટા એક્સેસ માટે ન કરી શકાય એમ કરી શકાય છે પરંતુ તે ઓવરરાઈટીંગ અંગે સ્પષ્ટતા હોવી જોઈએ તો જો તમે ઓવરરાઈટીંગ ન કરો તો કોડ સેગમેન્ટ રજીસ્ટર એ 16 બીટનો રજીસ્ટર છે તેમાં વર્તમાન કોડ સેગમેન્ટનો બેઝ અથવા શરૂઆત છે અને ઇન્સ્ટ્રક્શન પોઇન્ટર IP આ એડ્રેસથી આગામી ફેચ કરવા માટેની ઇન્સ્ટ્રક્શન બાઈટ સુધીનું અંતર અથવા ઓફસેટ ધરાવે છે તો જો આપણે કહીએ કે આ મેમરી છે તો તે મેમરીમાં કોડ સેગમેન્ટ અહીં ક્યાંક છે તો આ કોડ ધરાવતો ભાગ છે તો તેનો અર્થ એ છે કે CS રજીસ્ટર આ સેગમેન્ટની શરૂઆત તરફ પોઇન્ટ કરે છે અને તેની અંદર અમુક પોઇન્ટ પર જો આપણે આ સ્ટેટમેન્ટ પર હોઈએ તો આ સેગમેન્ટની શરૂઆતથી આ ઓફસેટ અંતર IP રજીસ્ટરમાં હશે તો આ એક્સેસ સમાપ્ત થયા પછી IP અપડેટ થશે જેથી તે IP રજીસ્ટર આગલી ઇન્સ્ટ્રક્શન તરફ પોઇન્ટ કરશે પછી તે આ રીતે આગળની ઇન્સ્ટ્રક્શન તરફ પોઇન્ટ કરશે તો આ CSIP ને સામાન્ય રીતે જોડી તરીકે રાખવામાં આવે છે તો આ CSIP સામાન્ય રીતે એક્સેસ કરવા માટેની આગળની ઇન્સ્ટ્રક્શન ધરાવે છે તો તમે કહી શકો છો કે આ CSIP એ 8085 માં તમે જોયેલ પ્રોગ્રામ કાઉન્ટરની સમકક્ષ છે તેને 20 બીટમાં રૂપાંતરીત કરવામાં આવે છે આપણે જોઈએ કે તે કેવી રીતે થાય છે તો આ બસ ઈન્ટરફેસ યુનિટ આ CS રજીસ્ટરના 4 બિટ્સના કન્ટેન્ટને લોજીકલ રીતે ડાબી તરફ ખસેડીને અને તેમાં IP ના 16 બીટના કન્ટેન્ટને ઉમેરીને આ 20 બીટનું ફિઝીકલ એડ્રેસ મેળવશે તો આપણે જાણીએ છીએ કે CS રજીસ્ટર એ 16 બીટનો છે અને આ IP પણ 16 બીટનું છે તો આ CS અને IP 16 બીટના છે તો પહેલા તે શું કરે છે કે CS ડાબી બાજુએ 4 બીટ પોઝીશન જેટલું શિફ્ટ થાય છે તેથી તમને હવે આ 20 બીટની પેટર્ન મળે છે તો આ 16 બીટની CS વેલ્યુ છે જે ડાબી બાજુ શિફ્ટ થઈ છે તેથી તમને બીજા 4 બિટ્સ મળશે જે બધા શૂન્ય છે પરંતુ એકંદરે નંબર 20 બીટનો છે તો આ રીતે 16 બીટ IP ઉમેરવામાં આવે છે તો 16 બીટ IP અહીં ક્યાંક હશે તો આ બિટ્સ શૂન્ય તરીકે લેવામાં આવશે આ 16 બીટનું IP છે જેથી તેને ઉમેરવામાં આવશે અને પરિણામી વેલ્યુ 20 બીટની થશે અને આ ફિઝીકલ એડ્રેસ છે તો CS રજીસ્ટરના કન્ટેન્ટને 4 બિટ્સ લોજીકલી શિફ્ટ કરીને અને પછી તેની સાથે 16 બીટ IP ઉમેરીને આ 20 બીટના ફિઝીકલ એડ્રેસને બનાવવામાં આવે છે તો પ્રોગ્રામની તમામ ઇન્સ્ટ્રક્શન્સ આ CS રજીસ્ટરના કન્ટેન્ટના 16 સાથેના ગુણાકાર સાથે સંબંધિત છે અને ઓફસેટ IP દ્વારા પ્રદાન કરવામાં આવે છે તો આ વિવિધ એડ્રેસથી પ્રોગ્રામ લોડ કરવા માટે ખૂબ જ સારી સુવિધા પૂરી પાડે છે જેમ કે જો અમુક સમયે જો પ્રોગ્રામને મેમરી લોકેશન 1000 થી લોડ કરવાનો હોય તો પછી આ CS રજીસ્ટરને 1000 થી 4 બીટ જમણી બાજુ શિફ્ટ કરવામાં આવે છે અને પછી પ્રોગ્રામ રન કરતી વખતે CS ને 4 બિટ્સ દ્વારા શિફ્ટ કરવામાં આવે છે ધારો કે આ પ્રોગ્રામ 01000 થી શરૂ થતા મેમરી લોકેશન પરથી લોડ થાય છે જે 20 બીટનું એડ્રેસ છે તો પ્રોગ્રામ આ એડ્રેસથી શરૂ થાય છે તો આ હેતુ માટે CS રજીસ્ટરને પેટર્ન 0100 સાથે લોડ કરવું જોઈએ અને IP રજીસ્ટર શરૂઆતમાં 0 છે જેથી જ્યારે પણ તમે પ્રથમ ઇન્સ્ટ્રક્શન એક્સેસ કરો આ 4 બિટ્સ ડાબી બાજુ શિફ્ટ થવું જોઈએ તો પરિણામે તમને પેટર્ન 01000 મળશે જેની સાથે આ IP વેલ્યુ ઉમેરવામાં આવશે તો તમને 01000 મળે છે જે પ્રથમ લોકેશનને એક્સેસ કરશે અને પછી IP માં વધારો થશે તે પછીના લોકેશનને એક્સેસ કરશે તો તે આ રીતે આગળ વધશે તો આ રીતે આપણે આ 16 બીટ ઓફસેટ કરી શકીએ છીએ તો પ્રોગ્રામ રી લોકેશન માત્ર CS વેલ્યુને બદલે છે તે વિવિધ લોકેશનથી પ્રોગ્રામ લોડ કરે છે તો માત્ર CS વેલ્યુ બદલવાથી પ્રોગ્રામ રિલોકેશન સરળ બને છે તો હવે આપણી પાસે આગામી સેગમેન્ટ રજીસ્ટર એ ડેટા સેગમેન્ટ રજીસ્ટર છે આ ડેટા સેગમેન્ટ રજીસ્ટરને DS રજીસ્ટર પણ કહેવાય છે તો આ DS રજીસ્ટર એ 16 બીટ રજીસ્ટર છે અને તે વર્તમાન ડેટા સેગમેન્ટ તરફ પોઇન્ટ કરે છે તો જેમ CS એ કોડ સેગમેન્ટને પોઈન્ટ કરે છે તેમ DS એ ડેટા સેગમેન્ટ તરફ પોઈન્ટ કરે છે અને મોટા ભાગની ઇન્સ્ટ્રક્શન્સ માટે ઓપરેન્ડ્સ આ સેગમેન્ટમાંથી મેળવવામાં આવે છે કૃપા કરીને અહીં આ શબ્દ "મોટા ભાગની ઇન્સ્ટ્રક્શન્સ" ને નોંધો તો જો તમે એમ કહો કે તમારે મેમરી લોકેશન 2 માંથી કન્ટેન્ટ મેળવવું છે તો જો હું મેમરી લોકેશન 2 નું કન્ટેન્ટ મેળવવા માંગુ તો વાસ્તવમાં શું થશે તો જ્યારે હું 2 કહું છું તેનો અર્થ ખરેખર DS2 હશે એટલે કે DS ના કન્ટેન્ટને 4 બિટ્સ ડાબી બાજુ શિફ્ટ કરવામાં આવશે અને તેનો 16 સાથે ગુણાકાર કરી અને તેમાં 2 ઉમેરવામાં આવે છે તો જ્યારે મને 2 ની મેમરી માંથી કન્ટેન્ટ જોઈએ ત્યારે ખરેખર આ લોકેશન 2 એક્સેસ કરશે તો આ રીતે ડેટા સેગમેન્ટ રજીસ્ટર એ ડેટા સેગમેન્ટ તરફ પોઇન્ટ કરે છે અહીં મોટા ભાગની ઇન્સ્ટ્રક્શન નો અર્થ છે કે અમુક ડેટા એક્સેસ માટે અન્ય સેગમેન્ટ રજીસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે જ્યારે તમે સ્ટેકને એક્સેસ કરી રહ્યાં હોવ ત્યારે સ્ટેક સેગમેન્ટ એટલે કે SS રજીસ્ટરનો ઉપયોગ થાય છે અને જ્યારે પણ કોઈ અન્ય વધારાના સેગમેન્ટને એક્સેસ કરી રહ્યાં હોવ ત્યારે ES રજીસ્ટર અથવા એક્સ્ટ્રા સેગમેન્ટ રજીસ્ટરનો ઉપયોગ થાય છે તો સોર્સ ઈન્ડેક્સ SI રજીસ્ટર અથવા ડેસ્ટીનેશન ઈન્ડેક્સ DI રજીસ્ટર અથવા ડિસ્પ્લેસમેન્ટ ના 16 બીટના કન્ટેન્ટનો ઉપયોગ 20 બીટના ફિઝીકલ એડ્રેસની ગણતરી માટે ઓફસેટ તરીકે થાય છે તો SI અને DI આ રજીસ્ટર એક્ઝીક્યુશન યુનિટમાં મળશે તો જો તમે રજીસ્ટર AX કન્ટેન્ટમાં DSSI દ્વારા જવા માંગતા હો તો પહેલા અહીં DS રજીસ્ટરનો 16 સાથે ગુણાકાર કરવામાં આવે છે જેથી તે મને 20 બીટની વેલ્યુ આપે છે અને આની સાથે આ SI રજીસ્ટરનો કન્ટેન્ટ ઉમેરવામાં આવે છે તેથી તમને 20 બીટનું એડ્રેસ મળશે તો 20 બીટનું એડ્રેસ જનરેટ થશે તેથી આ ડેટા એક્સેસ માટે એડ્રેસ તરીકે મળે છે એ જ રીતે ડેસ્ટીનેશન ઇન્ડેક્સ એટલે કે DI રજીસ્ટર જેવા અન્ય રજીસ્ટરનો ઉપયોગ પણ કરી શકાય છે તમે ડિસ્પ્લેસમેન્ટનો ઉલ્લેખ અન્ય ઘણી રીતે કરી શકો છો તો તમે ઇન્સ્ટ્રક્શન્સ પર ધ્યાન આપશો તો જોશો કે અન્ય ઘણી રીતો છે જેના દ્વારા આ ઓફસેટ જનરેટ કરી શકાય છે આગળ આપણી પાસે સ્ટેક સેગમેન્ટ રજીસ્ટર છે જે સામાન્ય રીતે SS રજીસ્ટર તરીકે ઓળખાય છે આ SS રજીસ્ટર છે આ પણ 16 બીટ રજીસ્ટર છે તે વર્તમાન સ્ટેક તરફ પોઇન્ટ કરે છે તો તમે સમજી શકો છો કે જો હું સ્ટેક સેગમેન્ટ રજીસ્ટરના કન્ટેન્ટને બદલું તો તે મેમરીમાં વિવિધ લોકેશનને પોઇન્ટ કરી શકે છે તો એવું જરૂરી નથી કે કોઈ એક જ સ્ટેક હોય વિવિધ યુઝર પ્રોગ્રામ્સમાં અલગ અલગ સ્ટેક સેગમેન્ટ હોઈ શકે છે અને તેઓને અલગ રીતે SS રજીસ્ટર દ્વારા એક્સેસ કરી શકાય છે તો જ્યારે પણ તમે સ્ટેક સેગમેન્ટને લોકેટ કરવા માંગો તો તમે તે સ્ટેક સેગમેન્ટમાં જવા માટે SS રજીસ્ટર લોડ કરી શકો છો તો આ 16 બીટ રજીસ્ટર છે તે વર્તમાન સ્ટેક તરફ પોઇન્ટ કરે છે અહીં PUSH અને POP ઇન્સ્ટ્રક્શન્સ માટે 20 બીટના ફિઝીકલ એડ્રેસની ગણતરી આ સ્ટેક સેગમેન્ટ રજીસ્ટર વત્તા સ્ટેક પોઇન્ટર SP દ્વારા કરવામાં આવે છે જેમ કે જો તમારી પાસે 8086 માં PUSH AX જેવી ઇન્સ્ટ્રક્શન હોય તો અહીં આપણે AX રજીસ્ટરને સ્ટેકમાં સેવ કરવા માંગીએ છીએ તો તેને ક્યાં એડ્રેસ પર પુશ કરવામાં આવશે તે SS16SP દ્વારા નિર્ધારીત કરવામાં આવશે આ સ્ટેક પોઈન્ટર રજીસ્ટર 8086 ના એક્ઝીક્યુશન યુનિટમાં હોય છે આ વેલ્યુને 16 અને SS ના ગુણાકાર સાથે ઉમેરવામાં આવે છે અને તે મને AX ના કન્ટેન્ટનું એડ્રેસ આપે છે અને બીજો રજીસ્ટર છે જે બેઝ પોઈન્ટર અથવા BP તરીકે ઓળખાય છે આનો ઉપયોગ અમુક કિસ્સાઓમાં ચોક્કસ એડ્રેસ મોડમાં કેટલીક ઇન્સ્ટ્રક્શન્સ માટે પણ થાય છે જેને બેઝ એડ્રેસીંગ મોડ કહેવામાં આવે છે આ સ્ટેક સેગમેન્ટની સાથે બેઝ પોઇન્ટરનો ઉપયોગ કરે છે તો આ કેસમાં શું થશે ધારો કે હું SSBP દ્વારા પોઇન્ટ કરેલ આ લોકેશન AX નું કન્ટેન્ટ મેળવવા માંગું છું તો આપણે તે હેતુ માટે ઇન્સ્ટ્રક્શન્સ મેળવી શકીએ છીએ તો અહીં ફરીથી એ જ વસ્તુ છે જે 16xSSBP માં છે જેથી તે ચોક્કસ મેમરી લોકેશન એક્સેસ કરવામાં આવે છે અને તે કન્ટેન્ટ AX માં જાય છે તો જ્યારે પણ તમે પેરામીટર પાસીંગ પ્રકારની એપ્લિકેશન માટે આ સ્ટેકનો ઉપયોગ કરો છો ત્યારે આ ઉપયોગી થાય છે ધારો કે મારી પાસે એક પ્રોસીજરલ P1 છે અને આ પ્રોસીજરલ P1 એ પ્રોસીજરલ P2 માં કેટલાક પેરામીટર્સ a b c પાસ કરે છે તો અહીં આ a b c છે અને P2 ના કોડમાં આપણે આ a b c ને એક્સેસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ધારો કે આપણે તેને AX રજીસ્ટરમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તો આપણે a ની જે વેલ્યુ પાસ કરી તેની વેલ્યુ મેળવવા માંગીએ છીએ તો આ વસ્તુ કેવી રીતે કરવી તો આપણે 8085 ના કેસમાં જોયું હતું કે સ્ટેકથી સંબંધિત પરિમાણને પોપ આઉટ કરવા માટે આપણે આ પુશ અને પોપ ઇન્સ્ટ્રક્શન્સનો ઉપયોગ કરવો પડે અને પછી ઓપરેશન કરવું પડે પરંતુ અહીં આમ કરવું જરૂરી નથી અહીં આપણે સ્ટેક સેગમેન્ટ જે પેરામીટર્સ a b c પાસ કર્યા છે તેઓ સ્ટેક સેગમેન્ટ રજીસ્ટરમાં છે હવે જો સ્ટેક સેગમેન્ટ રજીસ્ટર SS આમાં સૌથી ઉપર પોઇન્ટ તો અહીં SS0 એ a હશે અને SS1 એ b હશે અને SS2 એ c હશે તો તમે આ બેઝ પોઈન્ટ BP ને 1 થી શરૂ કરી શકો છો અને અહીં AX ને SSBP ની વેલ્યુ મળે છે અહીં SS1 એટલે કે તે b ને એક્સેસ કરશે અને તેથી પરિણામે AX ને b વેલ્યુ મળશે તો આમ કરી શકાય છે તો બેઝડ એડ્રેસીંગ મોડમાં પેરામીટર પાસિંગમાં આ ટેકનીક જોવામાં આવે છે તો તમે જોઈ શકો છો કે આ કેસમાં ડેટા એક્સેસ ડેટા સેગમેન્ટ રજીસ્ટર દ્વારા નથી થતો પરંતુ સ્ટેક સેગમેન્ટ રજીસ્ટર દ્વારા થાય છે આપણી પાસે એક અન્ય સેગમેન્ટ રજીસ્ટર પણ છે જેને એક્સ્ટ્રા સેગમેન્ટ રજીસ્ટર કહેવામાં આવે છે આ એક્સ્ટ્રા સેગમેન્ટ રજીસ્ટર કેટલીક વાર ઉપયોગી બને છે કારણકે આપણી પાસે એક ડેટા સેગમેન્ટ હોવાને બદલે બે ડેટા સેગમેન્ટ હોઈ શકે છે તો જો આ મેમરી હોય તો મેમરીમાં મારી પાસે બે અલગ અલગ ડેટા સેગમેન્ટ હોઈ શકે છે અહીં આ એક ડેટા સેગમેન્ટ છે ચાલો આપણે તેને ડેટા સેગમેન્ટ 1 કહીએ અને આ બીજો સેગમેન્ટ છે આપણે તેને ડેટા સેગમેન્ટ 2 કહીએ હવે કારણકે આપણી પાસે એક જ ડેટા સેગમેન્ટ રજીસ્ટર છે તેથી DS આ સેગમેન્ટની શરૂઆત તરફ પોઇન્ટ કરે છે હવે જો તમે અમુક ડેટાને અહીંથી અહીં ટ્રાન્સફર કરવા માંગો તો આ કેવી રીતે કરવું આ ખૂબ જ મુશ્કેલ છે કારણકે તમે જ્યારે પણ ડેટા એક્સેસ કરો છો ત્યારે તમે DSoffset નો ઉપયોગ કરો છો તો તમારે એક જ ઇન્સ્ટ્રક્શનમાં આ સેગમેન્ટ રજીસ્ટરની વેલ્યુ બદલવી પડે જે શક્ય નથી કારણકે આ સેગમેન્ટ રજીસ્ટરની વેલ્યુ બદલવા માટે તમારે પહેલા અમુક વેલ્યુને DS પર ખસેડવી પડે ધારો કે હું આ લોકેશનના કન્ટેન્ટને આ નવા સેગમેન્ટમાં આ ચોક્કસ લોકેશન પર કોપી કરવા માંગું તો એક શક્યતા એ છે કે હું તેને અમુક કોડ સેગમેન્ટ ભાગમાં કોપી કરીશ અને પછી કોડ સેગમેન્ટ કોપીમાંથી બે સ્ટેપ્સમાં તમે આ વસ્તુ કરી શકો છો પરંતુ તે મુશ્કેલ હશે તો DS માટે આના બદલે એક્સ્ટ્રા સેગમેન્ટ રજીસ્ટર ES ની સુવિધા આપવામાં આવે છે અને ES અન્ય સેગમેન્ટ તરફ પોઇન્ટ કરે છે કે તેથી જ તેને એક્સ્ટ્રા સેગમેન્ટ તરીકે ગણવામાં આવે છે આ એક્સ્ટ્રા સેગમેન્ટથી વધારાની 64 kB મેમરી એક્સેસ કરી શકાય છે તો આ સ્ટ્રીંગ ઇન્સ્ટ્રક્શન્સમાં આ પ્રકારની એપ્લિકેશન હોય છે પરંતુ સામાન્ય રીતે આપણી પાસે MOV AXESDI જેવી ઇન્સ્ટ્રક્શન્સ હોય છે જેમાં ES16DI પરના મેમરી લોકેશનનું કન્ટેન્ટ AX રજીસ્ટરમાં આવશે તો સ્ટ્રીંગ ઇન્સ્ટ્રક્શન્સમાં આનો ચોક્કસ ઉપયોગ થાય છે જે આપણે પછી જોઈશું પરંતુ અન્યથા તમે આ એક્સ્ટ્રા સેગમેન્ટ રજીસ્ટરનો પણ ઉપયોગ કરી શકો છો પછી ઇન્સ્ટ્રક્શન પોઇન્ટર રજીસ્ટર છે આ એક 16 બીટ રજીસ્ટર છે જે હાલમાં એક્ઝીક્યુટ કરી રહયા કોડ સેગમેન્ટમાં આગામી એક્ઝીક્યુટ થનારી ઇન્સ્ટ્રક્શન તરફ પોઇન્ટ કરે છે તો શરૂઆતમાં કોડ સેગમેન્ટ રજીસ્ટરને સેગમેન્ટની શરૂઆત તરફ પોઇન્ટ કરવવામાં આવે છે અને IP રજીસ્ટરનું કન્ટેન્ટ શૂન્ય કરવામાં આવે છે જેથી આગામી ક્રમિક ઇન્સ્ટ્રક્શન માટે જ્યારે પણ એક ઇન્સ્ટ્રક્શન મેળવવામાં આવે છે ત્યારે આ IP વેલ્યુ અપડેટ થાય છે અને CS વેલ્યુ એ જ રહે છે તો IP વેલ્યુ અપડેટ કરવામાં આવે છે જેથી તે CS રજીસ્ટરને અસર કર્યા વિના આગળની ઇન્સ્ટ્રક્શન પર જઈ શકે તો આ રજીસ્ટર 16 બીટ ઓફસેટ એડ્રેસ ધરાવે છે જે આ 64 kB ના કોડ સેગ્મેન્ટ એરીયાની અંદર આગામી ઇન્સ્ટ્રક્શન કોડ તરફ પોઇન્ટ કરે છે અને જ્યારે આગળની ઇન્સ્ટ્રક્શન એકઝીક્યુટ થાય ત્યારે તેના કન્ટેન્ટમાં આપમેળે ઇન્ક્રીમેન્ટ થાય છે તો આ આપમેળે ઇન્ક્રીમેન્ટ થવું શક્ય છે કારણકે આપણી પાસે બસ ઇન્ટરફેસ યુનિટમાં ડેડીકેટેડ એડર છે તો તમે એક્ઝીક્યુશન યુનિટમાં આપણી પાસે રહેલા ALU ને અસર કર્યા વિના એડીશન કરવા માટે તે એડરનો ઉપયોગ કરી શકો છો તો બસ ઈન્ટરફેસ યુનિટમાં આગળનો મહત્વનો ઘટક ઇન્સ્ટ્રક્શન ક્યુ છે જેમ મેં પહેલા કહ્યું હતું તેમ આ ઇન્સ્ટ્રક્શન ક્યુ 6 બાઈટ ની છે અને આ દરેક લોકેશન 8 બીટ વાઈડ છે અને આવી 6 ક્યુ છે તમને યાદ હશે કે 8085 ના કેસમાં આપણી પાસે એક ઇન્સ્ટ્રક્શન રજીસ્ટર અથવા IR હતો અને મેં કહ્યું હતું કે જ્યારે પણ ઇન્સ્ટ્રક્શનને મેમરીમાંથી CPU માં લાવવામાં આવે છે તેમ આ ઇન્સ્ટ્રક્શન એ ઇન્સ્ટ્રક્શન રજીસ્ટર માંથી આવે છે તો અહીં આ એક સ્ટેપ આગળ છે જેમ કે ઘણી વખત એવું થાય છે કે આ એક્ઝીક્યુશન યુનિટ એ કેટલીક ઇન્સ્ટ્રક્શન્સનું એક્ઝીક્યુશન કરવામાં વ્યસ્ત હોય છે આ ઇન્સ્ટ્રક્શન્સના એક્ઝીક્યુશન વખતે તે કદાચ આ બસનો ઉપયોગ કરતું નથી કારણકે તે અહીં રજીસ્ટર ઓપરેશન્સ કરી રહ્યું હોઈ શકે છે કદાચ તમામ ઓપરેન્ડ્સ રજીસ્ટરમાં હોઈ શકે છે જેથી તેને બસનું એક્સેસ કરવાની જરૂર રહેતી નથી તો આ બસ ઇન્ટરફેસીંગ યુનિટ વર્તમાન ઇન્સ્ટ્રક્શન પૂરી થવાની રાહ જોવાને બદલે પ્રોગ્રામ મેમરીમાંથી પ્રોગ્રામની આગામી બાઇટ્સ મેળવવા માટે કહી શકે છે તો અહીં આવું થાય છે તો ઇન્સ્ટ્રક્શન ક્યુ અને ઇન્સ્ટ્રક્શન સરફેસને ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ ક્રમમાં રાખવામાં આવે છે તો આ એક ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ અથવા FIFO ક્યુ છે જેમાં 6 બાઇટ્સ સુધીના ઇન્સ્ટ્રક્શન કોડ મેમરી માંથી સમય કરતાં પહેલા મેળવેલા હોય છે તો આપણે જોઈશું કે 8086 ની ઘણી ઇન્સ્ટ્રક્શન્સ 6 બાઈટ સુધીની હોય છે તેથી જ અહીં આ નંબર 6 લેવામાં આવ્યો છે જેથી જો 6 બાઈટ ફેચ કરવામાં આવે તો ચોક્કસપણે ઓછામાં ઓછું એક સંપૂર્ણ ઇન્સ્ટ્રક્શન ક્યુ માં ઉપલબ્ધ હોય છે હવે અલબત્ત ઘણી ઇન્સ્ટ્રક્શન્સ 6 બાઈટ કરતા નાની હોય છે પરંતુ તેનાથી કોઈ ફર્ક પડતો નથી પરંતુ તે હંમેશા આ 6 બાઈટ ક્યુ ભરવાનો પ્રયત્ન કરશે તો અહીં ઇન્સ્ટ્રક્શન ફેચ સાથે એક્ઝીક્યુશનના ઓવરલેપીંગ દ્વારા એક્ઝીક્યુશનને ઝડપી બનાવવા માટે આ કરવામાં આવે છે જયારે આંતરીક રીતે એક્ઝીક્યુશન થઈ રહ્યું હોય ત્યારે ફેચ અને એક્ઝીક્યુશન ઓવરલેપ થાય છે ફેચનો ભાગ એ આ બસ દ્વારા થાય છે તો આ રીતે આપણે આ ઇન્સ્ટ્રક્શન મેળવી શકીએ છીએ તો આ પાઇપલાઇનીંગ છે કારણકે આપણે અગાઉ બતાવ્યું કે ફેચ ડીકોડ અને એક્ઝીક્યુશન સ્ટેજ વચ્ચે પાઇપલાઇનીંગ છે અહીં પાઈપલાઈનીંગને થોડું આગળ લઈ જવામાં આવ્યું છે આપણે એમ કહી શકીએ કે અહીં આ ઇન્સ્ટ્રક્શન્સના 6 બાઈટને મેમરીમાંથી પ્રી ફેચ કરવામાં આવે છે આગળ આપણે એક્ઝીક્યુશન યુનિટ જોઈશું એક્ઝીક્યુશન યુનિટની જવાબદારી ઇન્સ્ટ્રક્શનને ડીકોડ કરવાની અને તેને એકઝીક્યુટ કરવાની છે તો અહીં એક્ઝીક્યુશન યુનિટમાં એક ડીકોડર હોય છે આ કંટ્રોલ સિસ્ટમ્સ એ ડીકોડર છે તે ઇન્સ્ટ્રક્શન ક્યુ માંથી ક્રમિક બાઇટ્સ મેળવશે અને જેમ આપણે 8085 માં જોયું તે મુજબ તે કંટ્રોલ ક્રમ નિર્ધારિત કરે છે કારણકે જુદા જુદા ક્લોક સ્ટેપ્સ પર સિગ્નલ્સ જનરેટ કરવાના હોય છે તો તે આ કામ કરે છે તે વિવિધ ક્લોક સાયકલ માટે આંતરિક સિગ્નલ્સ જનરેટ કરે છે તદનુસાર તે આ રજીસ્ટર ALU અને આ બસ સંદર્ભ સમય 2739 વગેરેને એક્ટીવેટ કરે છે તો તે આ રીતે કામગીરી કરે છે અહીં 16 બીટ ALU આપવામાં આવ્યું છે તો આ ALU 16 બીટનું છે જ્યારે બસ ઈન્ટરફેસમાં આપણી પાસે જે એડર છે તે 20 બીટનું છે તો ત્યાં એક તફાવત છે આ 16 બીટનું છે અને આ 20 બીટનું છે તો આ 16 બીટ ALU એ અંકગણિત અને લોજીકની ક્રિયાઓ કરવા માટે છે પછી આ AX BX CX અને DX એ જનરલ પરપઝ રજીસ્ટર્સ છે આ રજીસ્ટર્સ એ 16 બીટના રજીસ્ટર છે અને તેમને 8 બીટની બે જોડી તરીકે પણ વિચારી શકાય છે જેમ કે AX ને બે 8 બીટના રજીસ્ટર AH અને AL તરીકે વિભાજીત કરી શકાય છે BX ને બે 8 બીટના રજીસ્ટર BH અને BL તરીકે વિચારી શકાય છે તો તેઓને કાં તો એક 16 બીટના રજીસ્ટર અથવા બે 8 બીટના રજીસ્ટર્સ તરીકે એક્સેસ કરી શકાય છે ત્યાં કેટલાક વધુ 16 બીટના રજીસ્ટર્સ છે જેમાં સ્ટેક પોઈન્ટર SP બેઝ પોઈન્ટર BP અને બે ઈન્ડેક્સ રજીસ્ટર SI અને DI છે અહીં SI એટલે સોર્સ ઇન્ડેક્સ અને DI નો અર્થ ડેસ્ટીનેશન ઇન્ડેક્સ છે આ SI અને DI ઇન્સ્ટ્રક્શન્સ સ્ટ્રીંગ મેનીપ્યુલેશન અને ડેટાના બ્લોક ટ્રાન્સફર માટે ખૂબ ઉપયોગમાં લેવાય છે આમાંના કેટલાક 16 બીટ રજીસ્ટર બે 8 બીટની જોડી તરીકે એક્સેસ કરી શકાય છે જે આપણે જોયેલ છે અને આ સોર્સ ઇન્ડેક્સ SI અને ડેસ્ટીનેશન ઇન્ડેક્સ DI મેમરીના એક ભાગના કન્ટેન્ટને અન્ય ભાગમાં ટ્રાન્સફર કરવા માટે પણ ઉપયોગી છે તેઓ મલ્ટી બાઇટ ડેટા મૂવમેન્ટ માટે ઉપયોગી છે તો આ હેતુ માટે પણ આ SI અને DI નો ઉપયોગ કરવામાં આવે છે